નમસ્તે તેથી આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગ કરી શકે છે તેથી દરેક સર્વર વસ્તુઓ માટે આપણી પાસે શું છે આપણી પાસે ક્લાયન્ટ છે જેમ કે જો મારી પાસે ftp ક્લાયન્ટ સર્વર હોય તેથી આપણી પાસે ચોક્કસ લિનક્સ હોય તો તે જ રીતે ટેલનેટ d જો ટેલનેટ ડિમન સર્વર હોય તો ટેલનેટ અથવા ખૂબ જ લોકપ્રિય વસ્તુ httpd તો મારી પાસે HTTP સર્વર છે તેથી આ બધી વસ્તુઓ એક ચોક્કસ રીતે પોર્ટ છે તેનો અર્થ એ છે કે સર્વર મશીનમાં a htdp માટે કહો તેથી ચોક્કસ સર્વર વસ્તુમાં તેથી પોર્ટ 80 માં તે લોજિકલ ની જરૂર હોય ત્યારે તે મૂળભૂત રીતે તે પોર્ટમાં જોડાય છે અને તે વસ્તુઓ પર જાય છે અને આપણે જોયું છે કે 2 પ્રકારનું તે કેનકરન્ટ અને એપ્લિકેશન એકબીજા સાથે વાતચીત કરે છે હવે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરમાં વસ્તુઓ દ્વારા મોકલવામાં આવતા એક અથવા વધુ લોડ બેલેન્સિંગ અને નીચેના સ્તરે ડેટા લેયર છે તેથી આ ત્રણ સ્તરીય આર્કિટેક્ચરને સાકાર કરવાનો પ્રયાસ કરો અને જો આપણે અને આ એક ખૂબ જ લોકપ્રિય વસ્તુ છે કે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ અને જો આપણે તે વસ્તુઓ સાથે થોડી સરખામણી જોવાનો પ્રયત્ન કરીએ તો ક્લાઉડ કમ્પ્યુટિંગની શું જરૂર છે અથવા ક્યાં તે અલગ છે તેથી ક્લાયન્ટ સર્વરના કિસ્સામાં સરળ સર્વિસ મોડેલ સર્વર ક્લાયન્ટ રિક્વેસ્ટને સર્વિસ કરે છે ક્લાઉડ્સના કિસ્સામાં IaaS PaaS SaaS જેવા જટિલ સર્વિસ મોડેલની વિવિધતા પ્રદાન કરી શકાય છે તેથી ક્લાયન્ટ સર્વરના કિસ્સામાં તે દરેક સર્વિસ છે મારી પાસે ક્લાયન્ટ કનેક્ટ થાય ત્યાં એક સર્વર પ્રોગ્રામ સંતુલિત હોઈ શકે અથવા ન પણ હોઈ શકે જ્યારે સામાન્ય રીતે આ ક્લાઉડ લોડ સંતુલિત હોય છે જે આપણે જે કરવા માંગીએ છીએ તે મુખ્ય પાસાઓ પૈકી એક છે ક્લસ્ટર નો વધુ યોગ્ય રીતે અથવા વધુ સારી રીતે ઉપયોગ કરવા સક્ષમ છે અને મોટી સંખ્યામાં હિસ્સેદારોને પૂરી કરવામાં સક્ષમ છે ચિત્ર બહુ સ્પષ્ટ નથી પણ તેથી માત્ર વસ્તુઓને વિભાજિત કરો એક એ છે કે તળિયે ઓપરેશનલ સિસ્ટમ માટે ઉપયોગ કરો છો તેથી તે માત્ર સર્વિસ જ નથી હું કંઈક એવો બિઝનેસ ઇચ્છું છું જે મારા બિઝનેસને સાકાર કરવાની જરૂર હતી તેથી હું વિવિધ બિઝનેસ પ્રોસેસ ચલાવવા માટે સર્વિસનો ઉપયોગ કરીને કામ કરું છું તેથી આ બિઝનેસ પ્રોસેસ છે અને હું વસ્તુની સર્વિસ તરીકે બિઝનેસ પ્રોસેસ કરી શકું છું એક પ્રેઝન્ટેશન લેયર છે જે આપણે યુઝર યુઝર અંતે કેટલીક એપ્લિકેશન અથવા આપણે જે કહીએ છીએ તે અમુક ચોક્કસ ઇન્ટરફેસ જે વસ્તુઓ સાથે કનેક્ટ કરવા માટે છે હવે આખી વસ્તુમાં સંકલન પ્લેટફોર્મ ત્રણ પ્રકારની વસ્તુનું તેથી સર્વિસ એક્ઝિક્યુશન વસ્તુ તેથી સંકલન પછી હું જ્યારે પણ તે કરું છું ત્યારે આપણને જરૂરી છે કે તે બધી બાબતો કરવા માટે સર્વિસની ગુણવત્તા શું છે કે શું હું સર્વિસના યોગ્ય સ્તરે કાર્ય કરી શકું જે આપણે આપવા માંગીએ છીએ માહિતી અથવા વસ્તુઓના પ્રકારનો પ્રસાર થાય છે બરાબર કે કઈ પ્રકારની સર્વિસ પૂરી પાડવામાં આવે છે તે વસ્તુઓને કેવી રીતે જોડવી તે માહિતી પ્રકારની વસ્તુઓ છે અને છેલ્લે મારી પાસે એકંદર ગવર્નન્સ કાયદાઓ અને નિયમો અનુસાર કાયદેસર રીતે માન્ય હોય તેથી આ ગવર્નન્સ બનાવે છે અને આપણે મૂળભૂત રીતે તે વસ્તુઓનો અહેસાસ કરીએ છીએ જે આપણી પાસે વિવિધ સર્વિસ છે હું આનું પુનરાવર્તન નથી કરી રહ્યો કારણ કે આપણે આને ઘણી બાજુએ અન્ય સ્વરૂપમાં જોયું છે તેથી અંતે આપણે આ વિવિધ સર્વિસ મોડેલનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી આપણે આ સર્વિસ મોડેલ પર થોડી વધુ વિગતમાં SaaS PaaS અને IaaS ને ફરી થોડી વાર જોશું જેમ કે એક ક્યારેક હોઈ શકે છે તેમની પાસે આપણા પરિવહન સાથે સામ્યતામાં અભ્યાસ કરવા માટે વપરાય છે જેમ કે રસ્તાઓ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કાર અથવા માહિતી એ માલ અને લોકો તરીકે માનવામાં આવે છે તેથી જેમ કે મારી પાસે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે તેની ઉપર મારી પાસે અલગ પ્લેટફોર્મ છે અને જો આપણે આપણા ક્લાઉડ કમ્પ્યુટિંગ દૃષ્ટાંતના મુદ્દાને જોઈએ તો આ વિવિધ એપ્લિકેશન વસ્તુઓ પર ચાલી રહી છે તેથી સોફ્ટવેર એઝ અ સર્વિસ મોડેલ તરીકે ઉપયોગ કરો છો અને તમે મૂળભૂત રીતે શોધી શકો છો અને વસ્તુઓ માટે તે સર્વિસનો લાભ લો લાક્ષણિકતાઓ કોમર્શિયલ પર હોઈ શકે છે પરંતુ એકંદર મેનેજમેન્ટ તાર્કિક રીતે કેન્દ્રિય પ્રકારની વસ્તુઓ છે સોફ્ટવેર વન ટુ મેની પત્ર અભિયાન સોફ્ટવેર જેવા તેથી વસ્તુઓ વચ્ચે ઘણા ઇન્ટરફેસ છે વેબ અને મોબાઇલ એક્સેસની જરૂરિયાત ધરાવતી એપ્લિકેશન સોફ્ટવેર કે જે ફક્ત ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે જ ઉપયોગમાં લેવાનું છે મને હંમેશા કંઈકની જરૂર નથી પરંતુ હું ફક્ત ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે જ ઉપયોગ કરવા માંગુ છું જેમ કે હું એક્ઝિક્યુટ કરવા માંગુ છું મારે ઈન્ટરવ્યુ પર સર્વિસનો અહેસાસ કરું છું અને તે પરીક્ષા ચલાવું છું અને તે સમય માટે તે વસ્તુ ભૂલી જાઉં છું તેથી સોફ્ટવેર જ્યાં માંગમાં નોંધપાત્ર વધારો થાય છે જેમ કે ટેક્સ CRM અને વસ્તુઓના પ્રકાર છે એપ્લિકેશન જ્યાં SaaS શ્રેષ્ઠ વિકલ્પ ન પણ હોઈ શકે બરાબર વાર્તાની બીજી બાજુ એપ્લિકેશન જ્યાં અત્યંત ઝડપી પ્રક્રિયા અથવા રીઅલ ટાઇમ વગેરે તેથી હું કોઈ વસ્તુનો લાભ લઈ શકતો નથી અને જેમાં સમય લાગે છે અને તે પ્રકારની વસ્તુઓ તેથી મારી પાસે પણ કંઈક છે જે વધુ નક્કર છે ભલે હું જોગવાઈ કરું છું કે તે ચોક્કસ QoS જાળવણી સાથે સમર્પિત હોવું જોઈએ એપ્લિકેશન જ્યાં કાયદો અને અન્ય નિયમન ડેટાને બહારથી હોસ્ટ કરવા માંગતી નથી

તેવી જ રીતે પ્લેટફોર્મ એઝ અ સર્વિસ માટે તે એપ્લિકેશન પર ખરીદેલ SaaS ના લાભો લાવે છે પરંતુ સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્લેટફોર્મ પર તેથી તે વસ્તુઓ પૂરી પાડે છે તે વેબ પર વિતરિત સોફ્ટવેર લાવે છે તે વસ્તુઓની વહેંચણી માટે સોફ્ટવેર બનાવવા માટેનું પ્લેટફોર્મ છે તેથી તે તમારી પોતાની સિસ્ટમ વગેરે વિકસાવવા માટે એક પ્લેટફોર્મ આપે છે તેથી સમાન સંકલિત ડેવલપમેન્ટ વાતાવરણમાં ડેવલપ મેનેજમેન્ટ વગેરેને હેન્ડલ કરવા માટેના સાધનો એ વસ્તુઓના અન્ય પાસાઓ છે કે હું આખાને કેવી રીતે મેનેજ કરી શકું તેથી જ્યાં અત્યંત ઉપયોગી અથવા ખૂબ જ ઉપયોગી છે તે ખાસ કરીને તે પરિસ્થિતિમાં ઉપયોગી છે જ્યાં બહુવિધ ડેવલપર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસ અને વસ્તુઓના પ્રકારોમાં અનુગામી અન્ય ડેવલપમેન્ટ ટીમ હોઈ શકે છે તેથી જ્યારે આપણે આ બંને વચ્ચે સમન્વય સાધવા માંગીએ છીએ ત્યારે આ પ્લેટફોર્મ પ્લેટફોર્મ હોઈ શકે છે અને આ કરવા માટે સર્વિસ એક આદર્શ આધાર હોઈ શકે છે PaaS ઉપયોગી છે જ્યાં ડેવલપર પરીક્ષણ અને ડેવલપમેન્ટને સ્વચાલિત કરવા ઈચ્છે છે તેથી જો તમે સ્વયંસંચાલિત કરવા માંગો છો તો આ તે વસ્તુઓ છે જ્યાં તમે કંઈક મૂકો છો જેની તપાસ કરવામાં આવી રહી છે એજાઈલ અથવા અન્ય ઘણી સામગ્રી કે જ્યાં લોકો તેમની એપ્લિકેશન વિકસાવવા માટે ઉપયોગ કરી રહ્યાં છે અને પછી તેને વેબ સક્ષમ અને વેબ પર ઉપલબ્ધ બનાવે છે PaaS ના હોય તેવા સંજોગો આદર્શ છે તેથી જ્યાં એપ્લિકેશન હોસ્ટ કરવામાં આવે છે તેના સંદર્ભમાં તે ખૂબ જ પોર્ટેબલ છે પરંતુ તે જાહેર સિસ્ટમ પર નથી પણ માલિકીની વસ્તુઓ પર છે અને સમસ્યાઓ જોવાના કેટલાક માલિકીનાં અભિગમો હોઈ શકે છે તેથી તેઓ આ પ્રકારની વસ્તુઓ ઉપયોગી ન હોઈ શકે જ્યાં માલિકીની ભાષા પાછળથી અન્ય પ્રોવાઈડર તરફ આગળ વધવામાં અવરોધ ઊભો કરશે તે ચિંતાઓએ વેન્ડર લોકીંગ રાખવા માંગુ છું બરાબર મારી પાસે વસ્તુનો સામાન્ય સ્ટેક નથી પરંતુ મારી પાસે કસ્ટમાઇઝ સ્ટેક છે તો પછી આ પ્રકારની વસ્તુઓ PaaS સારી પસંદગી ન હોઈ શકે અને છેલ્લે તે IaaS જે સર્વર સ્ટોરેજ મશીન અને વર્ચ્યુઅલ સ્ટોરેજ અને વસ્તુનો પ્રકાર હોઈ શકે છે તેથી તે IaaS છે અત્યંત લોકપ્રિય અને વપરાયેલ લાક્ષણિકતાઓ જાણીતી છે કે રિસોર્સને સર્વિસ તરીકે વિતરિત કરવામાં આવે છે ડાઈનેમિક સ્કેલિંગ હોય શકે છે જેમાં હાર્ડવેરના ટુકડા પર બહુવિધ યુઝરનો સમાવેશ થાય છે તેથી મારી પાસે એક જ હાર્ડવેર સ્ટેક પર કામ કરતા અથવા એક જ હાર્ડવેર સ્ટેક પર અલગ વર્ચ્યુઅલ મશીનને અનુભવતા યુઝરની સંખ્યા હોઈ શકે છે જ્યાં તે ઘણું અર્થપૂર્ણ છે માંગ ખૂબ જ અસ્થિર છે બરાબર મારી પાસે કેટલીક વખત ચોક્કસ મેમરી અથવા અસ્થાયી માળખાકીય જરૂરિયાતો માટે તેથી તેનો અર્થ એ છે કે આપણે શું કહીએ છીએ તે પ્રૂફ ઓફ કન્સેપ્ટ વગેરે જ્યાં કેટલાક કિસ્સાઓ જ્યાં તે શ્રેષ્ઠ વિકલ્પ ન હોઈ શકે જ્યાં તમામ કાનૂની મુદ્દાઓ પર નિયમનકારી અનુપાલન હોઈ શકે છે જેથી તમે તમારો ડેટા બનાવી શકતા નથી અન્ય જગ્યાઓ પર તમારી ગણતરી અથવા તમે ડેટા સ્ટોરેજ અથવા કમ્પ્યુટિંગ આઉટસોર્સ જ્યાં તમને ઉચ્ચ સ્તરના પ્રદર્શનની જરૂર હોય છે જ્યાં તમે આખી વસ્તુને કસ્ટમાઇઝ કરવા માંગો છો બરાબર કે તે કિસ્સાઓમાં આ સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અનુભૂતિ ધરાવતો સારો ઉકેલ ન હોઈ શકે છેવટે જ્યારે તમારી પાસે આ VM છે તો તમારી પાસે ઘણી વસ્તુઓ છે જેમ કે તમારી પાસે કેટલાક વર્ચ્યુઅલ મશીન મોનિટર પર અંતર્ગત હાર્ડવેર છે અને પછી તમે અલગ VM અનુભવી રહ્યા છો તેથી આ બધી સામગ્રી જે બન્યું તે મૂળભૂત રીતે કેટલાક રિસોર્સ અને કોમ્પ્યુટેશનલ સમય લે છે તેથી જ્યારે તે એક મહત્વપૂર્ણ મિશન છે જ્યાં તમને ઉચ્ચતમ સ્તરનું પ્રદર્શન જોઈએ છે તેથી તમે કદાચ આ શોધી રહ્યાં નથી તેથી આ કેટલાક લોકપ્રિય SaaS પ્રોવાઈડર છે આપણે વસ્તુઓમાં વધુ વિગતવાર નથી જઈ રહ્યા તેથી તેમની પાસે અલગ અલગ પ્રાઈઝિંગ મોડેલ છે જેમ કે કેટલાક તમે પે એઝ યુ ગો છે કેટલાક પ્રોવાઈડર મફત છે કેટલાક સબ્સ્ક્રિપ્શન બેઝ એપ્લિકેશન વગેરે તેથી તે તેને ઓફર છે તેથી આ IaaS પ્રોવાઈડરના વિવિધ પ્રકાર છે અને જેમ આપણે પહેલેથી જ ચર્ચા કરી છે અને ચર્ચા કરી રહ્યા છીએ તેથી જો તમે આ ઘટકોના તે સામાન્ય સ્ટેક પર ફરીથી નજર નાખો તો આપણે શું જોશું કે SaaS ના કિસ્સામાં એપ્લિકેશન સ્તર સુધી સર્વિસ પ્રોવાઈડર દ્વારા મેનેજ કરવામાં આવે છે તેથી તે એપ્લિકેશન સ્તર પર છે જોવાની જવાબદારી ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડરની છે જ્યારે XaaS ના કિસ્સામાં જવાબદારી આ રનટાઈમ વસ્તુઓ સુધીની છે જેથી ડેટા અને એપ્લિકેશન યુઝર છે જ્યારે વર્ચ્યુઅલાઈઝેશન સુધીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કિસ્સામાં અને VM પૂરી પાડવી એ પ્રોવાઈડરની જવાબદારી છે જ્યારે તેના પર કેટલીકવાર તે પ્રોવાઈડર ગેસ્ટ OS પ્રદાન કરશે અથવા તમે તમને ગેસ્ટ OS લોડ કરવાની મંજૂરી આપી શકો છો વાસ્તવમાં તમે તમારા ગેસ્ટ OS ને પસંદ કરી શકો છો વર્ચ્યુઅલ મશીન પર લોડ કરવા માટે જેથી અને બાકીની વસ્તુઓ મૂળભૂત રીતે IaaS કન્ઝ્યુમર અથવા યુઝરની જવાબદારી છે તેથી જો આપણે આ ક્લાઉડના અન્ય પાસાઓ જોઈએ તો તે નેટવર્કિંગ પ્રકારની વસ્તુઓ છે કારણ કે આ તમામ આ સર્વર અત્યંત ઊંચી ઓપરેટિંગ ઝડપે આ નેટવર્ક સાથે કામ કરે છે તેથી ક્લાઉડ કમ્પ્યુટિંગમાં નેટવર્ક મહત્વની ભૂમિકા છે નેટવર્કિંગનું બીજું પાસું છે કે શું હું આ નેટવર્કને વર્ચ્યુઅલાઈઝ કરી શકું છું જેમ હું કહું છું કે મારી સંસ્થાકીય જરૂરિયાત માટે મારી પાસે એક લાક્ષણિક નેટવર્ક દૃશ્ય છે તેથી હું કોઈ ચોક્કસ ઈવેન્ટ છે અને આ મારા સર્વર છે વગેરે વગેરે હવે જોવાની એક રીત એ છે કે હું વસ્તુઓને અલગથી ખરીદું છું અને વસ્તુઓને યોગ્ય રીતે કનેક્ટ કરું છું કે શું હું આ સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વર્ચ્યુઅલાઈઝ કરી શકું છું જેમ કે મારી પાસે એક વર્ચ્યુઅલ મશીન છે કે કેમ કે હું બનાવી શકું છું એકંદરે વર્ચ્યુઅલ નેટવર્ક તેથી હું આ નેટવર્કને તે સમય માટે સાકાર કરી શકું છું જ્યાં ઈવેન્ટ હશે તે કોઈ પરીક્ષા હોઈ શકે છે તે કોઈ અન્ય વિભાગ હોઈ શકે છે જે કંઈક વગેરે બનાવે છે અને પછી હું વસ્તુઓ પર નેટવર્ક આપીશ તેથી બીજા શબ્દોમાં કહીએ તો મારી પાસે આ એકંદર નેટવર્કિંગને સાકાર કરવાની અમુક પ્રકારની નરમ રીત છે તેથી તે આનું બીજું પાસું છે તેથી ક્લાઉડ કમ્પ્યુટિંગ નેટવર્કમાં રિસોર્સને ડાઈનેમિક રીતે જોગવાઈ કરી શકાય છે જેમ આપણે જોયું છે ક્લાઉડ કોમ્પ્યુટિંગના ક્લાઉડ કોરનું નિર્માણ કરી શકે તેવા કેટલાક નેટવર્કીંગ ખ્યાલ વર્ચ્યુઅલ લોકલ એરિયા નેટવર્ક ના આ ઉદાહરણને સમજવાની મંજૂરી આપે છે જે વિવિધ સાધનો અને તકનીકો જેમ કે OpenSSH OpenVPN અને કેટલીક લોકપ્રિય વસ્તુઓમાં મદદ કરે છે અને જો તમારી પાસે વિવિધ ક્લાઉડ મોડેલમાં નેટવર્કિંગ છે તો જો તમે જોશો કે આ આપણા લાક્ષણિક OSI સ્ટેક છે અને જો આપણે તેને IaaS માં જોઈએ તો IaaS માં આ ડેટા લિંક લેયર વગેરે જેનો અર્થ થાય છે તે એક પ્લેટફોર્મ આપે છે તેથી જો હું આ OSI ને સર્વિસ મોડેલ તરીકે સાકાર કરવા માંગુ છું તો જ્યારે તમે સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે સમગ્ર પ્લેટફોર્મ તરીકે અથવા સોફ્ટવેર એઝ અ સર્વિસ તરીકે જુઓ ત્યારે મારી પાસે વિવિધ પ્રકારની અનુભૂતિ છે તેથી આપણે જે જોઈએ છીએ કે નેટવર્કિંગ વસ્તુઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે નેટવર્ક ફંક્શન ની જરૂરિયાત વિના નેટવર્કના વિવિધ સ્થાનો પર તાત્કાલિક ખસેડી શકાય છે તેનો અર્થ એ છે કે જાણે હું આપણી આગળની ચર્ચામાં થોડી ચર્ચા કરીશ તેથી જેમ કે મારી પાસે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને હું વસ્તુઓ પર ઘણા નેટવર્કને અનુભવું છું જેમ કે આ ક્લાસિકલ અભિગમો છે અને અહીં મારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો પછી હું આ મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જુદા જુદા નેટવર્કને સાકાર કરવાનો પ્રયાસ કરું છું અથવા મારી પાસે એક જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિવિધ વર્ચ્યુઅલ નેટવર્ક હોઈ શકે છે તેથી જો શક્ય હોય તો આ વિવિધ વર્ચ્યુઅલ મશીનો હોવા ઉપરાંત મારી પાસે વસ્તુઓ માટે વિવિધ વર્ચ્યુઅલ નેટવર્ક હોઈ શકે છે અથવા હું તેના પર વર્ચ્યુઅલ નેટવર્કનો અનુભવ કરી શકું છું તેથી આજના લેક્ચર માટે અહીં રોકાઈશું અને આપણે પછીની વાતચીતમાં આપણી ચર્ચા ચાલુ રાખીશું